નમસ્તે અને આજે આપણે બોલ્ટેડ જોઈન્ટ ના પ્લેન પર લંબરૂપ લોડ લાઇન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એટલે કે જ્યારે લોડ પ્લેન ની બહાર હોય ત્યારે બોલ્ટ પર કેવી પ્રતિક્રિયાઓ આવે છે તે ચિત્રમાં આવશે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આપણે જાણીએ છીએ કે દરેક બોલ્ટમાં લોડની આ તરંગીતાને લીધે મોમેન્ટ બોલ્ટ જૂથમાં આવશે તેમજ પ્રત્યક્ષ બળ પણ આવશે હવે તે પ્લેન લોડિંગની બહાર છે તેથી જ અહીં જો આપણે જોશું તો 2 પ્રકારના તણાવ વિકસિત થશે એક ડાયરેક્ટ લોડને કારણે શીયર તણાવ છે અને બીજું મોમેન્ટને કારણે તાણયુક્ત તણાવ છે તેથી જો આપણે આકૃતિ દોરીએ તો કહો કે ઉદાહરણ તરીકે બોલ્ટ જૂથ ચોક્કસ કૌંસ સાથે જોડાયેલ છે આ અહીં જોડાયેલ છે અને આપણી પાસે વિવિધ સ્થાનો પર બોલ્ટ જૂથ છે હવે P તીવ્રતાનો લોડ e ના અંતરે કાર્ય કરી રહ્યો છે તેથી મોમેન્ટ મૂળભૂત રીતે P ગુણ્યા e હશે આ મોમેન્ટ ચિત્રમાં આવશે અને આ P ને કારણે આ દિશામાં શીયર તણાવ વિકસે છે અને આ મોમેન્ટને કારણે અન્ય તણાવ બળ આ દિશામાં આવશે અને આપણે જાણીએ છીએ કે આ તણાવ બળ આ ઉપરના ભાગમાં હશે અને નીચેના ભાગમાં સંકુચિત બળ હશે જો આપણે તણાવ રેખાકૃતિ દોરીએ તો તે આ રીતે વિકસિત થશે કદાચ આ રીતે હશે હવે પરિભ્રમણના રેખા કેન્દ્ર એટલે કે તટસ્થ ધરીનું કેન્દ્ર ક્યાં હશે તટસ્થ ધરી શોધવા માટે જુદા જુદા મંતવ્યો છે કારણ કે તે બોલ્ટ જૂથના cg પર નહીં હોય આ એટલા માટે છે કારણ કે ઉપરની તટસ્થ ધરી પર પડેલો બોલ્ટ તણાવમાં હશે પરંતુ આ ભાગમાં કૌંસ જો આપણે આ દોરીએ તો કૌંસ સંકોચન લેશે જેથી બોલ્ટ બળની સરખામણીમાં આ દિશામાં સંકુચિત બળનું પ્રમાણ વધારે હશે પરિભ્રમણનું કેન્દ્ર મધ્ય બિંદુ પર ગુરુત્વાકર્ષણના કેન્દ્રમાં હોઈ શકતું નથી તે અહીં મધ્યબિંદુથી કંઈક અંશે નીચે હશે પણ તે ક્યાં છે કેવી રીતે શોધવું બીજો અભિપ્રાય એવો છે કે તે બોલ્ટના તળિયે રિવેટ ના તળિયે હોઈ શકે છે પરંતુ આ પણ સાચું નથી કારણ કે કૌંસના તળિયે ફ્લેંજ અને સ્ટેન્ચિયન સંપૂર્ણ રીતે કઠોર નથી તેથી જો તે સંપૂર્ણ કઠોર ન હોય તો આપણે ધ્યાનમાં લઈ શકતા નથી કે તમામ બોલ્ટ્સ તણાવમાં હશે તે પણ વ્યવહારુ નથી તેથી શું સામે આવ્યું છે કે આપણે ખરેખર થોડી ટ્રાયલ અને એરર કરવાની જરૂર છે ટ્રાયલ અને એરરનો અર્થ એ છે કે આપણે શોધવાનું છે કે તે રહી શકે છે તેથી તે ટ્રાયલ અને એરર વિશ્લેષણ દ્વારા આપણે શોધી શકીએ છીએ અન્યથા એક અભિપ્રાય છે જેને આપણે h ભાગ્યા 7 ના અંતરે ધ્યાનમાં લઈ શકીએ છીએ જ્યાં h એ ટોચના કૌંસથી ઊંચાઈ છે માફ કરશો સૌથી વધુ કૌંસ માટે ટોચની બોલ્ટ પોઝિશન એટલે કે આ h હશે તેથી આ h ભાગ્યા 7 થશે જો હું જોઉં કે ત્યાં બોલ્ટ્સ છે તો ઉદાહરણ તરીકે આ બોલ્ટ્સ છે માફ કરશો હું બીજા પૃષ્ઠ પર જઈ રહ્યો છું આ કૌંસ છે અને જો આપણી પાસે આ કૌંસ તણાવમાં હોય અને બોલ્ટ્સ આના જેવા હોય તો h એ ટોચના બોલ્ટ માટે સૌથી નીચેનો કૌંસ હશે તેથી આ છે h અને તણાવનો વિકાસ કંઈક આ રીતે થતો હશે જ્યાં આ તટસ્થ ધરી 7 ભાગ્યા h ના અંતરે આવેલી હશે આ ધારણાઓ છે તેથી જો આપણે 7 ભાગ્યા h પર તટસ્થ અક્ષને ધ્યાનમાં લઈએ તો આપણે બોલ્ટ પરના કુલ તાણ બળ અને કૌંસ પર કુલ સંકુચિત બળ શોધી શકીએ છીએ તેથી અને સંતુલન સમીકરણ શોધવા માટે આપણે સમાન બનાવી શકીએ છીએ તેથી અહીં ધારણા એ છે કે કૌંસ પર તાણ બળ વિકસિત થાય છે તે NA થી અંતરના પ્રમાણસર હશે એટલે કે t એ NA પરના અંતર સાથે મેળ ખાશે કહો કે જો આ અંતર y છે તો t એ y સાથે બદલાશે Ti એ K ગુણ્યાં yI બરાબર છે જ્યાં Ti એ i બોલ્ટ પર વિકસિત તાણ બળ છે અને yi એ પરિભ્રમણના કેન્દ્રથી અથવા તટસ્થ ધરીથી ચોક્કસ બોલ્ટના કેન્દ્ર સુધીનું લંબ અંતર છે તેથી આ આપણે ધારી શકીએ અને પછી આપણે તે સ્થિરાંક શોધી શકીએ જેને સ્થિતિસ્થાપક સ્થિરાંક અથવા પ્રમાણસરતા સ્થિરાંક કહેવાય છે કે જેને હું ti ભાગ્યા yi તરીકે લખી શકું છું અને આ મોમેન્ટને કારણે આપણે વ્યક્તિગત જૂથની મોમેન્ટ શોધી શકીએ છીએ એટલે વ્યક્તિગત જૂથને કારણે મોમેન્ટ ડેવલપ થશે ti ગુણ્યાં ti ગુણ્યાં yi જેથી તે k ગુણ્યાં yi વર્ગ હશે કારણ કે ti એ ફરીથી k ગુણ્યાં yi ની બરાબર છે તેથી k yi વર્ગ તેથી તણાવને કારણે બોલ્ટ જૂથ દ્વારા પૂરી પાડવામાં આવેલ પ્રતિકારની કુલ મોમેન્ટ જો હું M ડૅશ લખું તો આ kyi વર્ગનો સરવાળો બની જશે જ્યાં i બરાબર 1 ગુણ્યાં n અહીં n એ તણાવ માં રહેલા બોલ્ટની સંખ્યા છે તેથી k ગુણ્યાં yi વર્ગમાં એટલે કે આપણે k ગુણ્યાં સમેશન yi વર્ગ લખી શકીએ છીએ તેથી તણાવમાં બોલ્ટ દ્વારા આપવામાં આવેલ પ્રતિકારની મોમેન્ટ આપણે આ રીતે લખી શકીએ છીએ તેથી આપણે તેના તણાવ બળના સંદર્ભમાં મોમેન્ટનું મૂલ્ય શોધી શકીએ છીએ જેનો અર્થ છે કે હું મોમેન્ટ લખી શકું છું તે સમેશન kyi વર્ગ સમાન છે એટલે કે આ હું Ti ગુણ્યાં સમેશન yi વર્ગ ભાગ્યા yi તરીકે લખી શકું છું ખરું તેથી તણાવ બળ એટલે Ti તણાવ બળ બોલ્ટ i એ Ti બરાબર M ડેશ yi ભાગ્યા સમેશન yi વર્ગ છે તેથી આપણે શોધી શકીએ છીએ કે i બોલ્ટ પરનું તણાવ બળ M ડેશ ગુણ્યાં yi ભાગ્યા સમેશન yi વર્ગ હશે હવે અંતિમ બોલ્ટ પર તણાવ બળ કે જે હું આ રીતે શોધી શકું છું તે પણ M ડૅશ ગુણ્યાં yn ભાગ્યા સમેશન yi વર્ગ હશે અંતિમ બોલ્ટ એટલે કે જો આપણી પાસે આ દિશામાં બોલ્ટ હોય તો જુદી જુદી દિશામાં અને જો આ ન્યુટ્રલ અક્ષ હોય તો આ બોલ્ટમાં વિકસિત મહત્તમ તણાવ બળ છે તેથી જો બોલ્ટની સંખ્યા n સ્થાન પર હોય તો Tn બરાબર yi M ડેશ yn ભાગ્યા yi વર્ગ હશે તેથી સંતુલન સમીકરણ માટે આપણે શોધી શકીએ છીએ કે આ T એટલે તણાવમાં આ કુલ બળ એ T બરાબર M ડેશ ગુણ્યાં સમેશન yi ભાગ્યા સમેશન yi વર્ગ છે આ બોલ્ટ દ્વારા લગાવવામાં આવેલ કુલ તણાવ બળ છે અને તે કુલ સંકુચિત બળ જેટલું હોવું જોઈએ કારણ કે આપણે તટસ્થ ધરી વિશે જાણીએ છીએ કે કુલ તણાવ બળ અને કુલ સંકુચિત બળ સમાન હોવું જોઈએ તેથી હું આડકતરી રીતે કુલ સંકુચિત બળ શોધી શકું છું આ સમીકરણ કે જે C બરાબર T છે M ડેશ yi ભાગ્યા સમેશન yi વર્ગ છે અને આ C લાગશે એટલે કે જો હું તણાવનું વિતરણ દોરું તો આ ન્યુટ્રલ અક્ષ છે અને આ અંતિમ બોલ્ટ છે જ્યાં તણાવ બળ Tn વિકસી રહ્યું છે અને અહીં આ ભાગ સંકુચિત બળ છે અને કૌંસ દ્વારા વહન કરવામાં આવે છે તેથી આ અંતર હશે એવું માનવામાં આવે છે કે h ભાગ્યા 7 જ્યારે h એ તળિયાના કૌંસથી ટોચના બોલ્ટના કેન્દ્ર સુધીનું કુલ અંતર h ભાગ્યા 7 છે તેથી આ અંતરની cg આટલી હશે અને તે 23rd h ભાગ્યા 7 23rd h ભાગ્યા 7 થશે તેનો અર્થ એ છે કે તે 2h ભાગ્યા 21 ના અંતરે કાર્ય કરશે તેથી cg 23h ભાગ્યા 7 એટલે કે 2h ભાગ્યા 21 હવે આપણે બાહ્ય મોમેન્ટ શોધી શકીએ છીએ જે P ગુણ્યાં e છે P ગુણ્યાં e એ બાહ્ય મોમેન્ટ છે અને આ બાહ્ય મોમેન્ટને આપણે તણાવ અને સંકોચનમાં બોલ્ટ દ્વારા પ્રતિકારની મોમેન્ટ સાથે સમાન કરી શકીએ છીએ તેનો અર્થ એ છે કે હું કુલ મોમેન્ટ શોધી શકું છું કે બોલ્ટ દ્વારા તણાવમાં પ્રતિરોધિત મોમેન્ટ કે જે M ડેશ વત્તા સંકુચિત બળ દ્વારા પ્રતિરોધિત મોમેન્ટ બરાબર તો આ કુલ મોમેન્ટ હશે તેનો અર્થ એ કે M બરાબર M ડેશ વત્તા C એ y બારમાં કુલ સંકુચિત બળ છે y બાર શું છે y બાર એ 23h ભાગ્યા 7 છે તેનો અર્થ એ છે કે હું M ડેશ વત્તા C શોધી શકું છું આપણે પહેલાથી શોધ્યું છે કે M ડેશ ગુણ્યાં yi ભાગ્યા સમેશન yi વર્ગ છે જે કુલ સંકુચિત બળ અથવા કુલ તણાવ બળ સિવાય બીજું કંઈ નથી અને 2h ભાગ્યા 21 છે આ તટસ્થ ધરીથી સંકુચિત બળનું cg અંતર છે ખરું ને તેથી આમાંથી હું શોધી શકું છું કે M બરાબર M ડેશ ગુણ્યાં એક વત્તા સમેશન yi ભાગ્યા સમેશન yi વર્ગ ગુણ્યાં 2h ભાગ્યા 21 બરાબર તેથી હું M ડૅશ શોધી શકું છું M ડૅશ એ મૂળભૂત રીતે બોલ્ટની તીવ્રતા દ્વારા પ્રતિરોધિત મોમેન્ટ છે તેથી તણાવમાં બોલ્ટ દ્વારા પ્રતિરોધિત મોમેન્ટ જે M ડૅશ છે જેને હું M ડૅશ બરાબર M ભાગ્યા 1 વત્તા 2h ભાગ્યા 21 ગુણ્યાં સમેશન yi ભાગ્યા સમેશન yi વર્ગ લખી શકું છું તેથી હું આ શોધી શકું છું તેનો અર્થ એ છે કે આપણે અહીં જે શોધી કાઢ્યું છે કે આ M મૂળભૂત રીતે P ગુણ્યાં e છે કે વાસ્તવિક બળનો અર્થ છે માફ કરશો કણ બળ જે કૌંસ અને સ્ટેન્ચિયનના ઇન્ટરફેસથી e ના અંતરે આવે છે તેથી આ pe કુલ બાહ્ય મોમેન્ટ છે અને M ડેશ બોલ્ટની તીવ્રતા દ્વારા પ્રતિરોધિત મોમેન્ટ છે તેથી તણાવમાં બોલ્ટ દ્વારા વહન કરવામાં આવતી મોમેન્ટ તેની બાહ્ય મોમેન્ટના સંદર્ભમાં શોધી શકાય છે જે M ડેશ ચોક્કસ પરિબળ દ્વારા M બરાબર છે તેથી જ્યાં M એ કુલ મોમેન્ટનો અર્થ થાય છે બાહ્ય મોમેન્ટ અને M એ 2h ભાગ્યા 21 ગુણ્યાં સમેશન yi ભાગ્યા સમેશન yi વર્ગ તેથી તેનો અર્થ એ કે બોલ્ટ જૂથ દ્વારા લેવામાં આવેલ મોમેન્ટનો અપૂર્ણાંક yi અને yi વર્ગ બોલ્ટની સ્થિતિ પર આધારિત હશે બોલ્ટની સંખ્યા બોલ્ટની સ્થિતિ અને તેના આધારે આપણે શોધી શકીએ છીએ કે બોલ્ટ દ્વારા મોમેન્ટનો અપૂર્ણાંક શું છે તેથી આપણે આ રીતે વિશ્લેષણ કરી શકીએ છીએ હવે આપણે બોલ્ટ પર મહત્તમ તાણ બળ શોધીશું મહત્તમ તાણ બળ શું હશે મહત્તમ તાણ બળ અંતિમ બોલ્ટ પર વિકસિત થશે એટલે કે જો આપણે જોઈએ આ h ભાગ્યા 7 છે અને કુલ h છે અને જો આપણે અહીં જોઈએ કે બોલ્ટ્સ આ સ્થિતિ 1 માં છે આ રીતે તે અહીં ક્યાંક છે હવે અંતિમ બોલ્ટ પર મહત્તમ તાણ બળ વિકસિત થશે કારણ કે આપણે કહ્યું હતું કે બોલ્ટ તણાવ તટસ્થ ધરીથી અંતરના પ્રમાણસર હોવાનું માનવામાં આવે છે તેથી તે અંતર સાથે બદલાશે એટલે કે આ અંતિમ બોલ્ટમાં મહત્તમ વિકાસ થશે અને હું Tmax ને M ડેશ ગુણ્યાં ymax ભાગ્યા સમેશન yi વર્ગ ગણી શકું છું તેથી આ સૂત્રમાંથી આ એક ymax છે આ ymax આ એક હશે અને આ મૂલ્ય 6 ભાગ્યા 7 ગુણ્યાં h સિવાય બીજું કંઈ નહીં હોય કારણ કે ymax આ h ભાગ્યા 7 છે તો આ 6 ગુણ્યાં 7 ગુણ્યાં h હશે તેથી બોલ્ટમાં મહત્તમ તણાવ હું આ સૂત્રમાંથી શોધી શકું છું અને જ્યાં M ડેશ પહેલેથી જ આપણે શોધી કાઢ્યું છે કે M ડેશ એ p ગુણ્યાં e ભાગ્યા 1 વત્તા 2h ભાગ્યા 21 સમેશન yi ભાગ્યા સમેશન yi વર્ગ બરાબર હશે આ M ડૅશ હશે તેથી આ રીતે આપણે M ડૅશનો અર્થ બરાબર કરી શકીએ તેથી એકવાર મને M ડૅશની કિંમત મળી જાય પછી હું બોલ્ટ પર મહત્તમ તાણ બળ શોધી શકું છું હવે હું ડિઝાઇન સ્ટેપ્સ પર જઈશ મને એક તણાવ આપવામાં આવ્યું છે અને જે એક કૌંસ સાથે જોડાયેલ છે અને પછી આ કૌંસ e ના અંતરે સે p નું તરંગી લોડ વહન કરે છે મને ખબર નથી કે બોલ્ટની સંખ્યા કેટલી હોવી જોઈએ મારે શોધવાનું છે તેથી જો p અને e આપવામાં આવે તો બોલ્ટની સંખ્યા કેવી રીતે શોધી શકાય તો શરૂઆત કેવી રીતે કરવી તો આપણે શું કરી શકીએ તે આપણે ડિઝાઇન સ્ટેપ્સ તરીકે લખી શકીએ તો પહેલું આપણે શું કરીશું કે આપણે બોલ્ટનો નજીવો વ્યાસ પસંદ કરી શકીએ એટલે કે બોલ્ટનો વ્યાસ પસંદ કરીએ પહેલા આપણે બોલ્ટ્સનો વ્યાસ પસંદ કરવાનો છે કારણ કે તેના આધારે આપણે પીચનું અંતર અને ધારનું અંતર પસંદ કરી શકીએ છીએ તેથી કોડલ જોગવાઈઓ મુજબ પીચ અંતર અને ધારનું અંતર આપણે શોધી શકીએ છીએ તેથી નોમિનલ વ્યાસ અનુસાર p આપણે 2 5 d દ્વારા શોધી શકીએ છીએ અને e આની જેમ 1 5d0 છે પછી આપણે આગળના પગલામાં શીયર તાકાતની ડિઝાઇન શોધી શકીએ છીએ ડિઝાઇન શીયર તાકાતની ગણતરી કરી શકીએ છીએ આ ડિઝાઇન શીયર તાકાત Vdsb નો ઉપયોગ આપણે નજીવા વ્યાસ મુજબ ગણતરી કરવા માટે કરીએ છીએ આપણે શેરિંગ અને અન્ય ક્રિયાઓને કારણે ડિઝાઇન શીયર તાકાત શોધી શકીએ છીએ જેથી BDSP શોધી શકાય આગળના ત્રીજા તબક્કામાં આપણે બોલ્ટની સંખ્યા પસંદ કરી શકીએ છીએ આપણે કેવી રીતે પસંદ કરીએ બોલ્ટ્સની સંખ્યા પસંદ કરો હવે બોલ્ટ લાઇનની સંખ્યા પસંદ કરો એટલે કે યોજનામાં જો આપણે જોઈએ તો બોલ્ટ લાઇનની સંખ્યા કેટલી હશે તેથી આ કિસ્સામાં આ એક છે આ બીજી લાઇન છે એટલે કે આ કિસ્સામાં nડેશ 2 હશે તેથી સંખ્યા બોલ્ટ લાઈન nડેશ આપણે પસંદ કરી શકીએ છીએ આ બોલ્ટ લાઇનની સંખ્યા પર આધાર રાખે છે જે આપણે આ પહોળાઈના આધારે નક્કી કરી શકીએ છીએ ઉપલબ્ધ પહોળાઈ કેટલી છે અને આપણે ચોક્કસ n અંતર અને અંતર પૂરું પાડવાનું હોય છે અને તે મુજબ કાં તો આપણે બોલ્ટ લાઇનને સારી પ્રદાન કરી શકીએ છીએ અથવા 3 બોલ્ટ લાઈન એટલે કે સ્ટ્રક્ચરના પ્રકાર મુજબ સ્ટેન્ચિયન મેમ્બર આપણે પસંદ કરવાના છીએ તેના આધારે આપણે બોલ્ટની સંખ્યા નક્કી કરવી પડશે સામાન્ય રીતે આપણે બોલ્ટની સંખ્યા 2 ગણીએ છીએ અને જ્યારે આપણે આ જાણીએ છીએ ત્યાર પછી આપણે મોમેન્ટ શોધી શકીએ છીએ તરંગીતાને કારણે બાહ્ય મોમેન્ટ પણ શોધી શકીએ છીએ M એ p ગુણ્યા e હશે આગળના પગલામાં આપણે આ સૂત્રમાંથી આશરે લાઇન દીઠ બોલ્ટની સંખ્યા શોધી શકીએ છીએ આ સૂત્ર તમને અગાઉના વર્ગના વ્યાખ્યાનમાંથી જાણવા મળે છે જ્યારે બોલ્ટ જૂથો પર તરંગી લોડ થાય છે ત્યારે બોલ્ટની સંખ્યા કેવી રીતે શોધવી માફ કરશો જ્યારે બોલ્ટ પ્લેન લોડમાં હોય તો પછી લાઇન દીઠ બોલ્ટની સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી જેની આપણે અગાઉ પણ ચર્ચા કરી છે તો આવી રીતે આપણે અહીં આ સૂત્રમાંથી લાઇન દીઠ બોલ્ટની સંખ્યા શોધી શકીએ છીએ જે n એ વર્ગમૂળમાં 6M ભાગ્યા n ડેશ ગુણ્યા p ગુણ્યા Vs Vsdb છે માફ કરશો Vd Vdsb ડિઝાઇન સ્ટ્રેન્થ બરાબર પછી આપણે બોલ્ટમાં શીયર બળ શોધી શકીએ છીએ એટલે કે Vsb બોલ્ટમાં આવેલું શીયર બળ શું છે જે આપણે શોધી શકીએ છીએ કે દરેક બોલ્ટ સમાન પ્રમાણમાં ભાર વહન કરે છે તેવી ધારણા કેટલી છે તેથી જો કુલ લોડ p છે અને બોલ્ટની કુલ સંખ્યા l છે તો આપણે શોધી શકીએ છીએ કે દરેક બોલ્ટમાં શું બળ આવે છે તે Vsb છે તે P ની કુલ સંખ્યા ભાગ્યા n ડૅશ ગુણ્યા n જ્યાં n ડેશ બોલ્ટ લાઇનની સંખ્યા જેટલી છે અને n દરેક લાઇનમાં બોલ્ટની સંખ્યા જેટલી છે તેથી આમાંથી આપણે Vsb મૂલ્ય શોધી શકીએ છીએ આગળ 6 પગલા માં આપણે Tdb બોલ્ટ ડિઝાઈનની તણાવ શક્તિ શોધી શકીએ છીએ Tdb એ બોલ્ટ ડિઝાઈનની તણાવ શક્તિ છે તેથી બોલ્ટ ડિઝાઈનની તણાવ શક્તિ પણ આપણે ગણતરી કરી શકીએ છીએ પછી આપણે શું શોધી શકીએ છીએ આપણે ગણતરી કરી શકીએ છીએ કે તણાવ બળ શું છે અંતિમ નિર્ણાયક બોલ્ટ Tb જેનો અર્થ થાય છે T max મૂળભૂત રીતે Tb એ T max છે અગાઉ આપણે Tmax ની ગણતરી કરી છે જે તણાવ બળ છે આ અંતિમ નિર્ણાયક બોલ્ટમાં તણાવ છે ખરું તેથી આપણે તપાસવું પડશે કે બોલ્ટ પર Vsb શીયર ફોર્સ વ્યક્તિગત રીતે વિકસે છે કે કેમ તે બોર્ડ પરના ડિઝાઇન શીયર ફોર્સ કરતાં ઓછું હોવું જોઈએ અને Tb બોલ્ટમાં મહત્તમ તણાવ બળ જે Tdb કરતા ઓછું હોવું જોઈએ આ બોલ્ટ પર ડિઝાઈન તણાવ બળ છે અને પછી આપણે જે જોઈ શકીએ તે આ શીયર છે અને આ તણાવ છે તેથી તમારે ક્રિયાપ્રતિક્રિયા સૂત્રનો ઉપયોગ કરીને ફરીથી તપાસવું પડશે કે શીયર અને તણાવને જોડે છે જે Vsb ભાગ્યા Vdsb આખા નો વર્ગ વત્તા Tb ભાગ્યા Tdb આખા નો વર્ગ જે 1 કરતા ઓછો હોવો જોઈએ તેથી એકવાર આ ચકાસી લેવામાં આવે તેનો અર્થ એ છે કે બોલ્ટની સંખ્યા બરાબર છે ધારો કે બોલ્ટનો વ્યાસ બરાબર છે તો આ રીતે આપણે ડિઝાઇનના પગલાઓ માટે જઈ શકીએ તો આનો સારાંશ આપવા માટે ફરી એક વાર હું આ સ્લાઇડમાં જઈશ જે ડિઝાઇન સ્ટેપ્સ પ્રથમ હશે આપણે બોલ્ટનો નજીવો વ્યાસ નક્કી કરીશું અને પછી પ્રદાન કરીશું પહેલા આપણે બોલ્ટનો નજીવો વ્યાસ પસંદ કરીશું અને ધારનું અંતર યોગ્ય રીતે પ્રદાન કરીશું પછી આપણે શીયર તાકાત Vdsb ની ગણતરી કરીશું મેં જે ચર્ચા કરી છે તે ડિઝાઇન સ્ટેપ્સને યાદ રાખવા માટે હું ફરી એક વાર પુનરાવર્તન કરું છું જેથી કરીને જ્યારે બોલ્ટ ગ્રૂપમાં લોડ પ્લેનની બહાર હોય ત્યારે આપણે બોલ્ટ ગ્રૂપને યોગ્ય રીતે ડિઝાઇન કરી શકીએ પછી હવે બોલ્ટ લાઇનની સંખ્યા પસંદ કરો કે જે n ડેશ છે અને બાહ્ય મોમેન્ટ કે જે આપણે લોડની કેન્દ્રિતતાને કારણે ગણતરી કરી શકીએ છીએ પછી આપણે આ સૂત્ર n એ 6M ના વર્ગમૂળ ભાગ્યા n ડૅશ ગુણ્યાં p ગુણ્યાં Vsdb ના બરાબર છે તેમાંથી દરેક લાઇન દીઠ બોલ્ટની અંદાજિત સંખ્યા શોધી શકીએ છીએ તેથી આપણે એક પછી એક ડિઝાઇન સ્ટેપ્સ યાદ રાખવા પડશે જેથી આપણે યોગ્ય રીતે શોધી શકીએ પછી આપણે બોલ્ટમાં શીયર બળની ગણતરી માટે જઈ શકીએ એકવાર આપણે શીયર બળની ગણતરી કરીએ પછી આપણે આગળના પગલા પર જઈ શકીએ છીએ જે બોલ્ટ Tdb ની ડિઝાઈનની તણાવ શક્તિની ગણતરી છે જે આપણે શોધી શકીએ છીએ અને આગળ આપણે Tb પણ શોધી શકીએ છીએ Tb એ અંતિમ બોલ્ટ પરનું તણાવ બળ છે તેનો અર્થ એ છે કે સૌથી ઉપરનો બોલ્ટ જે મહત્તમ તણાવ બળ વહન કરશે એકવાર આપણે Tb શોધી કાઢીએ પછી વ્યક્તિગત રીતે આપણે ચકાસી શકીએ કે Vsb એ Vdsb ઓછો હોવો જોઈએ અને Tb એ Tdb કરતા ઓછો હોવો જોઈએ અને તમારે સંયુક્ત શીયર પણ તપાસવું પડશે અને આ ક્રિયાપ્રતિક્રિયા સૂત્રનો ઉપયોગ કરીને તણાવ કે જે આ Vsb ભાગ્યા Vdsb આખા નો વર્ગ વત્તા Tb ભાગ્યા Tdb આખા નો વર્ગ 1 કરતા ઓછો છે જો Vsb એ Vdsb કરતાં વધુ છે અથવા Tb એ Tdb કરતાં વધુ છે તો આપણે ક્રિયાપ્રતિક્રિયાના બીજા રાઉન્ડમાં જવું પડશે એટલે કે આપણે બોલ્ટ લાઇન દીઠ બોલ્ટની સંખ્યા વધારવી પડશે તેથી જો આપણે વ્યક્તિગત રીતે જોઈએ કે મોમેન્ટને કારણે લોડ અથવા તણાવ બળને લીધે શીયર બળ બોલ્ટના હેતુ અને શીયરની ડિઝાઇન ક્ષમતા કરતા વધુ છે તો આપણે બોલ્ટની સંખ્યા વધારવી પડશે અથવા આપણે બોલ્ટનો વ્યાસ વધારવો પડશે તેનો અર્થ જે પણ યોગ્ય લાગે તે આપણે કરી શકીએ છીએ એ થાય છે પછી આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે Vsb એ Vdsb કરતાં ઓછું છે અને Tb એ Tdb કરતાં ઓછું છે એટલે કે બોલ્ટ પર આવતા શીયર બળ જે P ભાગ્યા n છે તે ડિઝાઈન શીયર બળ કરતાં ઓછું હોવું જોઈએ શીયર તાકાત ક્ષમતા અને એ જ રીતે બોલ્ટની તણાવ ક્ષમતા Tdb અંતિમ બોલ્ટ પર આવતા તણાવ બળ કરતાં વધુ હોવી જોઈએ જે આપણે વ્યક્તિગત રીતે તપાસવું પડશે આ ઉપરાંત આપણે ક્રિયાપ્રતિક્રિયાના સૂત્રને પણ તપાસવું પડશે તેનો અર્થ એ છે કે બોલ્ટ્સ એકસાથે શીયર અને તણાવનો ઉપયોગ કરી રહ્યા છે તેથી આપણે શીયર અને તણાવનું સંયોજન તપાસવું પડશે અને જો તે 1 કરતા ઓછું ન હોય તો ફરીથી આપણે બોલ્ટની સંખ્યા વધારવી પડશે અથવા આપણે બોલ્ટનો વ્યાસ વધારવો પડશે અને પછી આપણે બધી વસ્તુઓ ફરી એકવાર તપાસવી પડશે અને આપણે ખાતરી કરવી પડશે કે તે 1 કરતા ઓછું આવે છે તો આ રીતે આપણે ડિઝાઇન માટે જઈ શકીએ ડિઝાઇન મૂળભૂત રીતે ટ્રાયલ અને એરર છે તેથી આપણે બોલ્ટ લાઇન દીઠ બોલ્ટની અંદાજિત સંખ્યા સાથે પ્રારંભ કરીશું પછી આપણે તપાસ કરીશું કે તે ઠીક છે કે નહીં જો તે ઠીક ન હોય તો આપણે ફરીથી બોલ્ટની સંખ્યા વધારવી પડશે તેથી તે પુનરાવર્તિત પ્રક્રિયા છે